ચાલો હવે પેલ્ટીઅર એલિમેન્ટ માટે ડેટા શીટ જોઈએ હું પેલ્ટીઅર એલિમેન્ટની ડેટાશીટ ડાઉનલોડ કરીશ જે મેં તમને હમણાંજ બતાવ્યું છે અને પછી આપણે જોશું કે ડેટાશીટમાંથી આપણે કઈ માહિતી મેળવી શકીએ છીએ અને પેલ્ટીઅર શું છે જે પેલ્ટીઅરને ડિઝાઇન કરવા માટે જોવાની જરૂર છે કોઈ ચોક્કસ એપ્લિકેશન માટે પેલ્ટીઅર એલિમેન્ટ પસંદ કરો મેં પેલ્ટીઅર એલિમેન્ટ માટે ડેટાશીટ ડાઉનલોડ કર્યું છે જે મેં તમને લેર્ડ્ડ ટેકનોલોજી બતાવી આ તે તત્વ છે જે સમાન પ્રકારનું તત્વ છે જે આપણે જોયું છે અને તે સમાન સંખ્યા છે તમે જુઓ ત્યાં એક લીસ્ટ છે જો એપ્લિકેશનો એ નોંધવું રસપ્રદ છે કે તેનો ઉપયોગ તબીબી લેસરો લેબ સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ ફોટોટોનિક્સ લેસર ઇલેક્ટ્રોનિક એન્ક્લોઝર કૂલીંગ કમ્પોનન્ટ ઠંડક માટે પણ ખાદ્ય અને પીણા ઠંડક માટે ચિલર્સ કોઈપણ રીતે ઉપયોગ થઈ શકે છે ચાલો આપણે મહત્વપૂર્ણ વસ્તુ પર આવીએ ત્યાં પરફોર્મન્સ સ્પેસીફીકેસન નો સમૂહ છે આ કેટલીક મહત્વપૂર્ણ સંખ્યાઓ છે અને ચાલો આપણે આ નંબરને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં હું એક સ્કેમેટીક દોરીશ અને પછી આ નંબરને સ્કેમેટીક સાથે જોડવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આપણે કહી શકીએ કે મેં હોટ જંકશન ભાગને ત્યાં લાલ અને કોલ્ડ જંકશન અહીં મૂકી દીધો છે અને અમારી પાસે એક પંપ છે પેલ્ટીઅર પંપ જે કોલ્ડ જંકશન થી હીટ એનર્જી ને કાઢીને તેને પંપ દ્વારા હોટ જંકશન માં ધકેલી દે છે અને તેના માટે કેટલાક બાહ્ય પાવર ઇનપુટ હોવું જરૂરી છે અને તે એ છે જે પેલ્ટીઅર એલિમેન્ટ માં વિદ્યુત શક્તિ તરીકે આવી રહ્યું છે ચાલો હવે તેને QC કહીએ QC એ કોલ્ડ જંકશન માંથી ઉષ્ણતામાનનો જે જથ્થો કાઢવામાં આવે છે તે છે આ કોલ્ડ જંકશન માંથી બહાર નીકળતો ગરમીનો પ્રવાહ છે Qmax વોટ્સમાં 25 7 વોટ 30 4 વોટ જે ગરમ સાઇડ તાપમાન છે તેના આધારે આ મહત્તમ તાપ પ્રવાહ સૂચવે છે જે આ પેલ્ટીઅર એલિમેન્ટ માટે મંજૂરી કરી શકાય છે તેથી તમે જે QC પર જઇ રહ્યા છો તે ગરમી કે જે તમે આ કોલ્ડ જંકશન થી દૂર કરી અને તેને પસાર કરવા જઇ રહ્યા છો તે 25 7 થી 30 4 વોટ છે આ એકદમ મહત્તમ છે તેનાથી વધુ ન હોવું જો તમે તેનાથી વધુ ઓળંગવાનું શરૂ કરો છો તો પછી જે થાય છે તે પેલ્ટીઅર એલિમેન્ટ ની અંદર એક આંતરિક અવરોધ હોય છે અને I2R નો લોસ થાય છે I2R નું નુકસાન વધે છે અને હીટ પાવરના પ્રવાહનું પ્રમાણ ઘટશે અને ગરમ અને કોલ્ડ જંકશન વચ્ચે તાપમાનનો તફાવત ઘટશે તેથી આપણે અહીં તેને કોલ્ડ જંકશન તરીકે બોલાવી રહ્યા છીએ અને તેનું તાપમાન T1 પર છે આપણે તેને હોટ જંકશન તરીકે ઓળખીએ છીએ અને તે તાપમાન T2 પર છે T2 અને T1 વચ્ચેનો તફાવત ∆T કહેવામાં આવે છે તેથી ચાલો કહીએ કે ∆T T2 T1 અને તે T અહીં નિર્દિષ્ટ થયેલ છે ∆Tmax તેથી તે પણ એક સ્પેક્સ છે 68 થી 75o તેથી ઠંડા અને હોટ જંકશન વચ્ચેનો તફાવત 68 થી 75o કરતા વધુ ન હોવો જોઈએ જે તે મહત્તમની આસપાસ હશે તો પેલ્ટીયર જંકશનને મંજૂરી આપશે હવે આ હીટ પમ્પ જે મેં અહીં બતાવ્યું છે ચાલો હું તેને ચોરસ બ્લોકથી બદલીશ જે પેલ્ટીઅર એલિમેન્ટ ને રજૂ કરે છે તેમાં ઇલેક્ટ્રિકલ લીડ્સ છે અને હું બાહ્ય અવરોધ અને વીજ પુરવઠો બતાવ્યા પ્રમાણે જોડું છું તેથી પેલ્ટીયરના ટર્મિનલ્સની અંદર વોલ્ટેજ છે આપણે તેને Vp તરીકે કહીશું અને ત્યાં કરંટ છે જે પેલ્ટીઅરના પોઝિટીવ ટર્મિનલમાં વહી રહ્યો છે અને આપણે તેને Ip કહીશું તેથી આ વિદ્યુત સર્કિટ આ વિદ્યુત સર્કિટ અહીં પેલ્ટીયર જંકશન માટે હીટ પંપ તરીકે કાર્ય કરવા માટે વિદ્યુત ઊર્જા એટલેકે બાહ્ય ઊર્જા પ્રદાન કરે છે તેથી જો તમે આ Ip ને ધ્યાનમાં લો કે જે પેલ્ટીઅરમાં વહેતું કરંટ છે તે અહીં Imax કરતા વધારે ન હોવું જોઈએ જેમ કે આ ડેટા શીટમાં આપેલ છે તેથી પેલ્ટીઅર એલિમેન્ટ માટેનો Imax કરંટ આ કિસ્સામાં 3 amp છે પેલ્ટીઅર Vp ના ટર્મિનલ્સની અંદરનો વોલ્ટેજ અહીં ડેટા શીટમાં સૂચવ્યા મુજબ મહત્તમ કરતાં વધુ ન હોવો જોઈએ હોટ જંકશન ના તાપમાનને આધારે Vmax 14 5 થી 16 4 કરતા વધુ ન હોવો જોઈએ હવે જો તમે આ પેલ્ટીઅર એલિમેન્ટ ને ધ્યાનમાં લો તો હું તેને ભૂંસી નાખું છું અને મને અહીં એક અવરોધ કનેક્ટ કરવા દો આંતરિક રીતે પેલ્ટીયરના ટર્મિનલ્સની સામે એક અવરોધ છે અને તે અવરોધ મને તેને RP કહેવા દો પેલ્ટીયર રેઝિસ્ટન્સ આ છે મોડેલ અવરોધ ડેટા શીટમાં દર્શાવેલ છે તે પ્રમાણે અને તે ગરમ બાજુના તાપમાન T2 ના આધારે તે 0 84 થી 0 95 ની આસપાસ આપવામાં આવે છે ગરમ બાજુનું તાપમાન 250 થી 500 સેન્ટિગ્રેડની વચ્ચે હોય છે જે પેલ્ટીઅર એલિમેન્ટ નું મહત્તમ સંચાલન તાપમાન છે અને એટલે કે 800 સેન્ટીગ્રેડ તે કોઈ પણ સ્થિતિમાં 800 સેન્ટિગ્રેડથી વધુ ન હોવું જોઈએ નહીં તો પેલ્ટીઅર એલિમેન્ટ યોગ્ય રીતે કાર્ય કરશે નહીં તો મને ડેટા શીટમાં નીચે જવા દો તેથી પછીનાં પાના પર ત્યાં કેટલાક આલેખ આપવામાં આવ્યા છે અને તે પછી નીચે આપેલા ડેટાના ડાઈમેસ્નલ ભાગો છે અહીં અવલોકન કરો ઓપરેટિંગ ટીપ્સ મહત્તમ ઓપરેટિંગ તાપમાન 800 જ્યારે મોડ્યુલનું સંચાલન થાય ત્યારે Imax અથવા Vmax થી વધવું ન જોઈએ તેથી આ ટીપ્સ અને સંકેતો છે જેનું આપણે અવલોકન કરવું જોઈએ હવે આ બે ગ્રાફ જુઓ તે આપણા માટે કેટલાક મહત્વપૂર્ણ છે ત્યાં બે ગ્રાફ છે એક નોમોગ્રાફ એ થર્મલ છે અને બીજો નોમોગ્રાફ એ ઇલેક્ટ્રિકલ માટે છે આ ગ્રાફ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે પર્ફોર્મન્સ કોફીસીઅન્ટ સાથે સંબંધિત છે તમારી પાસે Qc છે અને આ પેનલ્ટી જંક્શનમાંથી વહેતા કરંટના સંદર્ભમાં કર્વનું કુટુંબ છે અને તેથી આપણે તેને પર્ફોર્મન્સ કોફીસીઅન્ટ સાથે સબંધ સ્થાપી શકીએ છીએ ચાલો હું આકૃતિના સંદર્ભમાં સમજાવું કે આપણે હમણાં જ દોર્યું છે આ કોલ્ડ જંકશન છે આ હોટ જંકશન છે હોટ જંકશન તાપમાન T2 માઇનસ શીત જંકશન તાપમાન T1 એ Δt છે અવલોકન કરો કે આ બંને નોમોગ્રાફ્સની એક્સ અક્ષ Δt છે મૂળરૂપે હોટ અને કોલ્ડ જંકશન તાપમાનમાં તફાવત 0 થી 800 છે જે ગ્રાફની મર્યાદા છે અને તમે જુઓ છો તમે આ ગ્રાફ જુઓ છો હવે આ કરંટના જુદા જુદા મૂલ્યો પરનો આલેખ છે જે પેલ્ટીઅર જંકશન iP માં વહે છે તેથી આ આલેખ 0 6 Amps ના પ્રવાહના iP ના સંદર્ભમાં છે આ ગ્રાફ iP ના અનુસંધાનમાં છે તેમાં વહેતા 1 2 Amps નો iP છે આ ગ્રાફ પેલ્ટીઅરમાં વહેતા 1 9 Amps માટે છે આ ગ્રાફ 2 5 Amps માટે છે જે પેલ્ટીઅરમાં વહેતો હોય છે અને આ પેલ્ટીઅરમાં વહેતા 3 Amps માટે છે અને આ પેલ્ટીયરને મહત્તમ માત્ર 3 Amps સુધી રેટ કરવામાં આવે છે તેવી જ રીતે ઇલેક્ટ્રિક મોનોગ્રાફમાં પણ આ ગ્રાફ 0 6 Amps પર છે આ 1 2 Amps 1 9 Amps 2 5 Amps અને 3 Amps પર છે અહીં નિરીક્ષણ કરો કે પેલ્ટીઅર જંકશનમાં વહેતા Amps માં વધારો થતાં Δt વધારે પ્રાપ્ત થાય છે જ્યારે તમે પેલ્ટીઅરમાં વહેતા Amps લગભગ 3 Amps ની આસપાસ હોય ત્યારે તમે 65 680 ની નજીક જેટલું Δt પ્રાપ્ત કરી શકો છો સામાન્ય રીતે આ કર્વની પ્રકૃતિ આવી જ છે કે જ્યારે તાપમાનનો તફાવત ઓછો હોય છે ત્યારે હું કોલ્ડ જંકશન થી વધુ માત્રામાં ગરમ પાવરને દૂર કરી શકું છું અને તેને હોટ જંકશન પર ખસેડી શકું છું તેથી જો તાપમાનનો તફાવત ઓછો રાખવામાં આવે તો કોલ્ડ જંકશન થી વધુ માત્રામાં પાવરને દૂર કરી શકાય છે જો તમને તાપમાનનો મોટો તફાવત જોઈએ છે તો પછી તમે માત્ર હોટ જંકશન માં ઓછી ગરમીની માત્રા જ પમ્પ કરી શકો છો ઉદાહરણ તરીકે લો જો મારે કોલ્ડ જંકશન માંથી 17 વોટ પાવર પંપ કરવો હોય તો 17 અહીં ક્યાંક આવે છે અને પછી તે આ ત્રણ લાઇનો 1 9 Amp લાઇન 2 5 Amp લાઇન અને 3 Amp લાઇનને કાપી નાખે છે આમાંથી એકનો ઉપયોગ કરી શકાય છે તેથી તમે કદાચ અહીં લગભગ 13 વોલ્ટ 3 Amps નો ઓપરેટિંગ પોઇન્ટ લાગુ પાડો તો તમે કદાચ 10 વોલ્ટ 2 5 Ampsની આસપાસ પહોંચી શકો છો અને કદાચ અહીં આસપાસનો ઓપરેટિંગ પોઇન્ટ હશે તેથી વધુ પાવર વધુ QC જે હીટ પાવર કે જે તમે કોલ્ડ જંકશન થી દૂર કરવા માંગો છો તો પાવર પણ ઉંચો હોવો જોઈએ કે તમારે પેલ્ટીઅર એલિમેન્ટ માં પમ્પ કરવા માટે તે જથ્થાને હોટ જંકશન માં પંપ કરવો પડશે જો તમે vP અને iP નો ગુણાકાર કરો છો તો vP અને iP નો ગુણાકાર પાવર આપે છે કે તમે પેલ્ટીઅર એલિમેન્ટ માં પમ્પિંગ કરી રહ્યા છો QC વત્તા vP અને iP નો ગુણાકાર તે ગરમ પાવરનો જથ્થો હશે જે તમે હોટ જંકશન માં મૂકી રહ્યા છો